બધા ને નમસ્કાર એન્જિનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીઈએલ ઓનલાઇન સર્ટિફિકેશન કોર્સમાં આપનું સ્વાગત છે પહેલાના ક્લાસોમાં અમે મેન્યુઅલ ડ્રોઇંગને આવરી લીધું છે અને તે પછી સરફેસના મોડેલિંગ વિશે રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો અને હવે અમે સોફ્ટવેર રજૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં મુખ્યત્વે સોલિડવર્ક્સ નામ આપવામાં આવ્યું છે આ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એકદમ લોકપ્રિય સોફ્ટવેર છે અને અમે આ સોફ્ટવેરના ઉપયોગ વિશે પણ કંઇક વિચાર કરવાનો પ્રયત્ન કરીશું તેથી કોઈપણ સોફ્ટવેરથી શરૂ કરવા માટે અમે તેનો ઉપયોગ તે વસ્તુઓની ડિઝાઇન અને ડ્રાફ્ટ કરવા માટે કરીએ છીએ જેનો ઉપયોગ આપણે કમ્પ્યુટર સહાયિત ડિઝાઇનને કહીએ છીએ તે પ્રકારની પ્રક્રિયાના ઓબ્જેક્ટ ના ડિઝાઇનિંગમાં કરવા માટે ઉપયોગમાં કરીએ છીએ અને આપણે જે પણ સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ તે CAD સોફ્ટવેર તરીકે લોકપ્રિય રીતે ઓળખાય છે આ કમ્પ્યુટર સહાયિત ડિઝાઇનમાં એક ડ્રાફ્ટિંગ અને બીજો એક ડિઝાઇનનો સમાવેશ છે ડ્રાફ્ટિંગ અને ડિઝાઇનિંગ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે તમે એક પ્રકારનાં સ્કેચ ભાગ સાથે આવશો જે તે રીતે હોવું જોઈએ પરંતુ જ્યારે તમે ડિઝાઇન કરી રહ્યા હોવ ત્યારે ત્યાં અન્ય મુદ્દાઓ પણ હોઈ શકે છે જેમ કે મેન્યુફેક્ચરિંગ ઇશ્યૂ અથવા સંભવત materials અમે જે છીએ તે સામગ્રીની તાકાતની દ્રષ્ટિએ નો ઉપયોગ કરીને અને તેથી આગળ આ બાબતોને બદલવી પડી શકે છે તેથી સામાન્ય રીતે આ મુદ્દાને હંમેશાં ડિઝાઇનિંગ સાથે જોડવામાં આવે છે અને આ CAD સોફ્ટવેરનો મોટાભાગનો ભાગ બંને કરે છે CAD સોફ્ટવેરમાં એક મિકેનિકલ ઓબ્જેક્ટ જેવા ઊદ્યોગિક પદાર્થો બનાવતા હોય છે અને તે આર્ટિસ્ટિક મંતવ્યોનું રીપ્રેઝન્ટેશન કરશે બંને કોઈપણ CAD સોફ્ટવેર દ્વારા શક્ય છે ફિલ્મ એનિમેશન અને વિડિઓ ગેમ્સ માટે પણ આ દિવસોમાં લોકો CAD સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યાં છે ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 3 ડી પ્રિન્ટીંગમાં આ દિવસ એક લોકપ્રિય મંત્ર છે અને CAD સોફ્ટવેર આ 3 ડી મટિરીયલ્સને તૈયાર કરવામાં ઘણી મદદ કરે છે મારા અનુભવના આધારે અમે આ સોફ્ટવેરને બે ભાગોમાં વહેંચી રહ્યા છીએ એક મફતમાં ઉપલબ્ધ છે અથવા તમે ખૂબ આંશિક રકમ ચૂકવો છો અને બીજાને સોસોફ્ટવેર ચૂકવવામાં આવે છે દરેકને તેના ફાયદા છે ઉદાહરણ માટે મફત સોફ્ટવેર જેમાં તમારે કોઈ પૈસા ચૂકવવા પડતા નથી તમે ફક્ત તેનો અભ્યાસ કરી શકો છો સરળ સ્કેચ બનાવી શકો છો તેઓ ખૂબ સરળ વસ્તુઓ હોઈ શકે છે તેમની પાસે ખૂબ મોટી વસ્તુઓ ન હોઈ શકે તેઓ અન્ય વસ્તુઓનું સમર્થન ન કરી શકે અને ઘણા વિકલ્પો ગુમ થઈ શકે છે પરંતુ તેમ છતાં તે શરૂ કરવા માટે એક સારું પગલું છે તેના માટે અમે ટિંકરકેડને વર્ગીકૃત કરી રહ્યાં છીએ જેનો કોઈ ઉપયોગ કરી શકે છે અથવા FreeCAD બ્લોક્સ ફ્યુઝન 360 ડિગ્રી અને OpenSCAD આ મુક્તપણે ઉપલબ્ધ સોફ્ટવેર છે અન્ય જાતો પણ છે ઉદ્યોગ મુખ્યત્વે પેઇડ પેકેજીસ સાથે જાય છે કારણ કે તેમની પાસે તૈયારી અને ડિઝાઇન સામગ્રીની દ્રષ્ટિએ બહુવિધ ફાયદા છે કદાચ તમે જેટ એન્જિન સાથે ગેસ ટર્બાઇન બ્લેડ પણ તૈયાર કરવા માંગો છો તે પછી તેના ડેટાની પ્રચંડ માત્રામાં કોઈએ રજૂ કરવું પડશે નિ શુલ્ક સોફ્ટવેર તેને હેન્ડલ કરવાની સ્થિતિમાં ન હોઈ શકે પરંતુ આ પેઇડ સોફ્ટવેર કામ કરી શકે છે સ્ટોરેજની દ્રષ્ટિએ બહુવિધ વિકલ્પો વિવિધ પ્રકારનાં રંગો આપી શકે છે કદાચ તમને સિમ્યુલેશન આપે છે આ વધારાની માહિતી આ પેઇડ સોફ્ટવેર પ્રદાન કરે છે લોકપ્રિય વસ્તુઓમાંની એક છે સોલિડવર્ક અન્ય લોકો CATIA ક્રેઓ અને Rhino છે ત્યાં અન્ય વસ્તુઓ પણ છે પરંતુ આ ઉદ્યોગ સ્તરે વપરાતા લોકપ્રિય સોફ્ટવેર છે ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોમાં સોલિડવર્ક અને AutoCAD એ લોકપ્રિય પસંદગીઓ છે સૌ પ્રથમ ચાલો આપણે આ સોલિડવર્ક સોફ્ટવેરને ઝડપથી જોઈએ સોલિડવર્ક સોફ્ટવેર મુખ્યત્વે ડેસોલ્ટ સિસ્ટમ્સ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે અને ખાસ કરીને આ સોલિડવર્કને 3 ડી ડિઝાઇન કરવા માટે ઘણી મદદ કરે છે અહીં આપણે સોલિડવર્કનો ઉપયોગ કરીને બનાવેલ ડ્રોઈંગ બતાવી રહ્યા છીએ ત્યાં એક હેલિકોપ્ટર બ્લેડ છે ત્યાં સરસ શેડ અને અન્ય સામગ્રી છે આ પ્રકારનાં ઓબ્જેક્ટ આપણે સોલિડવર્કનો ઉપયોગ કરીને તેને બનાવી શકીએ છીએ તમે બ્લેડ ફેરવી શકો છો અને વસ્તુઓનું અવલોકન કરવાનો પ્રયાસ કરી શકો છો જો કોઈ ગ્રીડ જનરેશન અને અન્ય તકનીકો માટે અન્ય વિશિષ્ટ કન્ટિઅમ મિકેનિક્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તો પણ સોલિડવર્ક હંમેશા સહાયક બને છે એ જ રીતે અહીં હું તમને બીજી ઊઊદ્યોગિક પ્રક્રિયા બતાવી રહ્યો છું કન્વેયર બેલ્ટ જેવું કંઈક તેમાં રોલર્સ બેરિંગ્સ મુખ્ય સંરચના જેવા ઘણા ભાગો શામેલ છે ત્યાં શેડ જેવું કંઈક છે અને ઘણી વસ્તુઓ સોલિડવર્ક્સ સોફ્ટવેર દ્વારા આ પ્રકારની વિઝ્યુલાઇઝેશન શક્ય છે એ જ રીતે અહીં હું તમને બીજી ઊદ્યોગિક પ્રક્રિયા બતાવી રહ્યો છું કન્વેયર બેલ્ટ જેવું કંઈક છે તેમાં રોલર્સ બેરિંગ્સ મુખ્ય સંરચના જેવા ઘણા ભાગો શામેલ છે ત્યાં શેડ જેવું કંઈક છે અને ઘણી વસ્તુઓ સોલિડવર્ક્સ સોફ્ટવેર દ્વારા આ પ્રકારની વિઝ્યુલાઇઝેશન શક્ય છે અને આ સોફ્ટવેર પેરામેટ્રિક ફીચર્ડ આધારિત મોડેલ પર આધારિત છે છેલ્લા ક્લાસોમાં આપણે પેરામેટ્રિક ભિન્નતા જોયાં એટલે કે તમે સરફેસઓ જેવું કંઇક બાંધવા માંગો છો તમારી પાસે ફક્ત વિશિષ્ટ માહિતી છે ત્યાંથી એક બાકીના પોઇન્ટ્સ બનાવવાની સ્થિતિમાં હશે અને વધુ સારી રીતે વિઝ્યુઅલાઈઝ કરી શકશે આ સોફ્ટવેર દ્વારા તે પ્રકારના પેરામેટ્રિક વિવિધતા શક્ય છે અને તેમાં રિવર્સ એન્જિનિયરિંગ શામેલ છે તેનો અર્થ એ કે તમે પહેલાથી જ ઓબ્જેક્ટનું નિર્માણ કરી ચૂક્યા છે પછી તમે તેને ડિસએસેમ્બલ કરી શકો છો નિરીક્ષણ કરી શકો છો કે કઈ પ્રકારની સામગ્રી કયા પ્રકારનાં ડાઇમેંશન એનાલીશીશ કેવી રીતે કરવું તે પણ શક્ય છે અને ખાસ કરીને સોલિડવર્ક્સ NURBS ની સિસ્ટમનો ઉપયોગ કરે છે આ છેલ્લો ક્લાસ છે આપણે જોયું છે જ્યારે આપણે આ સરફેસના મોડેલિંગનું નિર્માણ કરવા જઈશું ત્યારે આપણી પાસે વિવિધ સ્ટ્રેટરજીઓ છે જેમ કે બેઝિયર વળાંક બેઝિયર સરફેસઓ અને કુન સરફેસઓ અને તેથી વધુ સોલિડવર્ક્સ NURBS નો ઉપયોગ કરી રહી છે તે એક લોકપ્રિય પદ્ધતિ આ સપોર્ટ ઉપલબ્ધ છે અને તે મુખ્યત્વે બહુએન્ગ્યુલર મોડેલિંગનો ઉપયોગ કરે છે તેથી સરફેસના કન્સટ્રક્શન માટે અમે જોયું છે કે આ બહુએન્ગ્લ વધુ સારી વિઝ્યુલાઇઝેશનની દ્રષ્ટિએ કેવી રીતે મદદગાર છે અને તે તે ડાયમેન્શન સ્કેચિંગને સમર્થન આપે છે અને આ સ્કેચ્સના નિર્માણની દ્રષ્ટિએ ઓછી હેન્ડલિંગ બનાવે છે જ્યારે આપણે સોલિડવર્ક્સ વિશે થોડા ઉદાહરણોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવા જઈશું ત્યારે આપણે જોશું કે 2 ડી ઓબ્જેક્ટ અને 3 ડી ઓબ્જેક્ટ બનાવવાનું કેટલું સરળ છે કેટલાક મુદ્દાઓ પણ એટલા માટે છે કારણ કે દરેક સોફ્ટવેરની પોતાની યોગ્યતાઓ હોય છે અને તે પણ બરાબર છે કેટલીક નબળાઈઓ જે ખૂબ જ નાની વસ્તુઓ છે તે STL ફાઇલોને ઈમ્પોર્ટ કરવાની મર્યાદિત ક્ષમતા છે પરંતુ આ દિવસોમાં આ ફાઇલો માટેના આ વિશિષ્ટ ફોર્મેટ્સને સંચાલિત કરવા માટે પણ સોલિડવર્ક નવી ફીચૅસઓ સાથે આવી રહ્યું છે ઉદાહરણ તરીકે તે SLDPRT ફોર્મેટ મૂળભૂત રીતે સોલિડક્સ પાર્ટ મોડેલિંગ સોલિડ વર્ક એસેમ્બલી પ્રકારની વસ્તુઓ અને આ પ્રકારની ફાઇલોને સમર્થન આપે છે પરંતુ જો કોઈ વ્યક્તિ એસટીએલ પ્રકારના સ્વરૂપો જેવા જૂના પ્રકારનાં બંધારણમાં ટેવાય છે તો પછી તે બાબતોનો નજીવો પોઇન્ટ ઈમ્પોર્ટઈમ્પોર્ટ કરવા માટે કોઈને વધારાના સપોર્ટ અને મોડ્યુલોની જરૂર પડી શકે છે જે એક ખૂબ જ નાની વસ્તુ છે શિખાઉ માણસ માટે જે એક પોઇન્ટ હોઈ શકે છે જેથી તે સરળતાથી નિયંત્રિત થઈ શકે અને બીજી વસ્તુ જો તમે એસટીએલ ફાઇલોને ડાઉનલોડ અને એડિટ કરવા માંગતા હો તો સેકન્ડરી પ્રોગ્રામ આવશ્યક હોવું આવશ્યક છે કારણ કે આપણે જૂથોની મદદથી ઓનલાઇન સ્રોતો પર સરળતાથી મેળવી શકીએ છીએ અને ત્રીજું ફાઇલ ફોર્મેટ ખૂબ આઉટપુટ ફાઇલ ફોર્મેટ છે અને તે પોસ્ટ ડિઝાઇન પ્રક્રિયા માટે નથી તેનો અર્થ એ કે એકવાર તમે નિર્માણ કરો કે તમે ફક્ત તે ભાગો અને એસેમ્બલીઓને એડિટ કરવા માટે સોલિડવર્કનો ઉપયોગ કરી શકો છો તો તમે તે ફાઇલને એડિટ કરવા માટે કેટલાક અન્ય સોફ્ટવેરનો ઉપયોગ કરી શકતા નથી તે ટેકો ખૂબ જ ન્યૂનતમ છે આ નાના મુદ્દાઓ છે જ્યાં સુધી આપણે સોલિડવર્ક્સ સાથે વળગી રહીએ છીએ ત્યાં સુધી આ મુદ્દાઓ શીખવાની કોશિશ કરવામાં કોઈ મુશ્કેલી નથી ડિઝાઇનિંગમાં અન્ય લોકપ્રિય સોફ્ટવેર AutoCAD ના ઉત્પાદનમાં છે અને આ AutoCAD મુખ્યત્વે 1982 ની શરૂઆતમાં AUTO desk દ્વારા બનાવવામાં આવ્યું હતું કમ્પ્યુટરનો ઉપયોગ કરીને આ ડરાફ્ટિંગ સંદર્ભમાં આ પ્રથમ પાયોનીયર છે જો તમે મુખ્યત્વે 2 ડી પ્રિન્ટિંગ અથવા 2 ડી ડરાફ્ટિંગ બ્લુપ્રિન્ટ્સ અને અન્ય વસ્તુઓ માટે જઇ રહ્યા છો તો આ એક શ્રેષ્ઠ સાધન છે જેની પાસે તે હોઈ શકે છે વસ્તુઓના નિર્માણનો આ સૌથી સહેલો રસ્તો છે અને ખાસ કરીને જો તમે કોઈપણ વર્કશોપ મશીન શોપ પર જાવ છો તો પણ AutoCADએકદમ પ્રખ્યાત છે કારણ કે તમે તમારી માહિતી ખૂબ અસરકારક રીતે મોકલવા માંગતા હોવ તો AutoCAD તમને તે પ્રકારનો ફાયદો આપે છે માસ્ટર મેંક્રો સ્ક્રિપ્ટોને શીખવાની વળાંક ઉભી છે અને સરળ ભાગોથી આગળ વધે છે જો તમે પ્રોગ્રામિંગમાં sharad રીતે સારા છો અને તમે સરળતાથી મેક્રો બનાવી શકો છો તો પછી તમે જટિલ રચનાઓ પણ બનાવી શકો છો અને આ મુખ્યત્વે વ્યાવસાયિકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને જેને વસ્તુઓ જોવાની અલ્ગોરિધમિક રીત પર જવાનું પસંદ છે અને ત્રીજું 3 ડી મોડેલો સરળતાથી 3 ડી પ્રિન્ટિંગ માટે STL ફાઇલોમાં રૂપાંતરિત કરી શકે છે તેથી જ્યારે તમે એસટીએલ વસ્તુઓ જેવી જૂની શૈલીના બંધારણો માટે જશો ત્યારે AutoCAD ખૂબ સહાય કરે છે જે અમને લાભ આપે છે આજકાલ AutoCAD મોબાઇલ અને વેબ એપ્લિકેશન્સ પર પણ AutoCAD as 360૦ તરીકે ઉપલબ્ધ છે તેની મર્યાદિત વર્ઝન છે તેથી પૈસા ચૂકવવા અને અન્ય વસ્તુઓની બાબતમાં વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ તેથી તે મફત સોફ્ટવેર નથી જે તમારે ચૂકવવાનું છે પરંતુ ફાયદો એ છે કે તમારી પાસે ખૂબ જ સુંદર ડિઝાઇન હશે જે તેને બનાવી શકે જો તમે વ્યાવસાયિક હોવ તો ઓબ્જેક્ટને ડિઝાઇન કરવાની બાબતમાં તમને ખૂબ જ મદદ કરે છે હવે અમારા અભ્યાસક્રમ માટે અમે સોલિડવર્કને પસંદ કરીએ છીએ કારણ કે આ ખૂબ જ નવા શરૂઆત કરનારાઓ માટે છે જ્યાં તેમને પ્રોગ્રામિંગ કુશળતા વિશે થોડુંક જરૂર પણ નથી બરાબર તમે આ સોલિડ વર્ક્સ શોધી શકો છો તમે સોલિડ વર્ક્સમાંથી પસાર થઈ શકો છો આ દિવસોમાં મોટાભાગની કોલેજોમાં નક્કર કાર્ય થઈ શકે છે તેથી તેના આધારે અમે તમને સોલિડ વર્ક્સ પર મૂળભૂત સોલિડવર્ક શીખવવા જઈ રહ્યા છીએ એકવાર તમે આ ક્લાસમાં જાઓ પછી તમે 3 ડી ઓબ્જેક્ટ્સ બનાવવામાં વધુ કે ઓછા આરામદાયક હશો આપણે પછીના ક્લાસોમાં પણ કેટલાક 3 ડી ઓબ્જેક્ટ્સનો અભ્યાસ કરીશું તેથી સોલિડવર્ક એ ગ્રાફિકલ યુઝર ઇંટરફેસ આધારિત એપ્લિકેશન છે તમે જે વસ્તુઓ મેળવો છો તેના પર તમે ક્લિક કરો છો પ્રથમ પગલું એ છે કે તમારે હંમેશા સોલિડવર્કક્સ ચિહ્ન પર ડબલ ક્લિક કરવું પડશે તેથી તે તેને ખોલે છે તે એક વિંડો ખોલે છે તે પછી ઓબ્જેક્ટ બનાવવા માટે તમારે કંઈક નવું ક્લિક કરવું પડશે પછી તમે ભાગ ડ્રોઇંગ સાથે જાઓ અને તેને પગલું દ્વારા પગલું બનાવો અને વસ્તુ સમાપ્ત કરો જ્યારે આપણે પ્રેક્ટિસ કરીશું ત્યારે જોઈશું પ્રથમ પગલું હંમેશાં ડબલ ક્લિક કરવાનું હોય છે તે પછી તે એક વિંડો ખોલે છે તમે ભાગ ડ્રોઇંગ પસંદ કરો છો પછી પાથ ડ્રોઇંગ દોરો અને પછી વસ્તુઓ નિયમિત કરીને ફાઇલને નિયમિતપણે સાચવો કારણ કે ઉહ કેટલાક વિદ્યાર્થીઓ આ માઉસથી લેફ્ટ ક્લિક રાઇટ ક્લિક પ્રકારની વસ્તુથી ખૂબ પરિચિત નથી તેથી અમે તે માહિતી ફરી વળવાના છીએ તમે હંમેશાં ડાબી માઉસ બટનનો ઉપયોગ કરો છો કંઇક એવું જો તમારી પાસે માઉસ હોય તો તે માઉસમાં એક જમણો ડાબો એક હશે તો ડાબી માઉસ આપણે જેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ કોઈપણ કમાન્ડો બટનો ભૂમિતિ અથવા અન્ય તત્વો પસંદ કરવા માટે તમે ફાઇલ અથવા ફોલ્ડરને ઝડપથી ખોલવા માટે ડાબી માઉસ પર ડબલ ક્લિક કરો આ આપણે જે વાપરીએ છીએ તે પ્રકારનાં શોર્ટકટ્સ છે અને તે માઉસની બટનની રાઈટ સાઈડ કોઈપણ શોર્ટકટ મેનૂ જેને આપણે તેને ઝડપથી અપડેટ કરવા માંગીએ છીએ અમે તેનો ઉપયોગ કરીએ છીએ તેથી પોઇન્ટ્સ પસંદ કરવા અથવા પોઇન્ટ્સ અથવા કર્વ્સને અપડેટ કરવાના સંદર્ભમાં માઉસ એ એક વિશાળ સહાય છે અને આ સોલિડવર્કક્સની સૌથી અગત્યની બાબત અમે જે કરવાનું છે તે પ્રેક્ટિસ કરવા માટે તમારે નિયમિતપણે ડ્રોઇંગને સાચવવી પડશે તમે આ વિંડોનું કદ બદલવા માંગો છો જે આપણે તેને પછીથી જોશું તમે તમારા કીપેડ પર ઉપયોગ કરો છો ત્યાં ઉપર એરો સાઇડ એરો બીજી સાઇડ એરો અને ડાઉન એરો જેવા બટનો છે તમે વિંડોના કદને બદલવા માટે આ સંયોજનોનો ઉપયોગ કરો છો કદાચ આગળ વધો અને નીચે વધારો વિસ્તૃત કરો અને અન્ય વસ્તુઓ તમે આ બાજુ બટનોનો ઉપયોગ સાથે કદમાં વધારો કરવા માંગો છો તે જ રીતે તમે આ કદને વધારવા માંગો છો કે આ બંને બટનો એક સાથે વાપરો તમે તેમને એક સાથે દબાવો જેથી તે મોટું થાય અથવા કદ બદલી શકે તેથી આ કોમ્બિનેશન છે જેનો આપણે ઉપયોગ કરીશું હવે સૌ પ્રથમ આપણે સોલિડ વર્ક્સમાં થોડા કીવર્ડ્સ શીખવાના છે આ સોલિડવર્ક્સ પર ડબલ ક્લિક કર્યા પછી અમારી પાસે પેનલ જેવું કંઈક હશે જ્યાં આમાં ઉલ્લેખિત વસ્તુઓમાંથી કેટલીક માહિતી છે ત્યાં કેટલીક અન્ય સ્થાનો હશે જેમાં કેટલાક અન્ય ડેટાનો ઉલ્લેખ કરવામાં આવશે કેટલાક અન્ય સ્થળોએ કેટલાક અન્ય ડેટાનો ઉલ્લેખ કરવામાં આવશે ટૂલબાર મેનૂ જેવું કંઈક હશે અને ઘણી વસ્તુઓ હશે અમારા મોટાભાગનાં ડ્રોઇંગ્સ અમે આ X સ્થાનમાં કાર્ય કરીએ છીએ બાકીના શેડ ભાગોને આપણે તે સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેના આધારે અમે યોગ્ય રીતે પસંદ કરીએ છીએ હવે ચાલો જોઈએ કે તેઓ કેવી દેખાય છે ઉદાહરણ તરીકે તેમાં અમે કીવર્ડ કીવર્ડ ફીચૅસ મેનેજર પર આવી શકીએ છીએ તે ફીચૅસ મેનેજરમાં અમારી પાસે આગળ ટોપ જમણા પ્લેન જેવું કંઈક હોઈ શકે છે જ્યારે આપણે આ ઓબ્જેક્ટ્સનું કન્સટ્રક્શન કરીએ છીએ ત્યારે આપણે ક્યારેક ક્યારેક ક્લિક કરવું પડે છે કે શું હું આગળનું વ્યૂ રાઈટ વ્યુ સાઇડ વ્યૂ અથવા કઇ બાજુ નિર્માણ કરવા માંગું છું તે હેતુ માટે અમારી પાસે કેટલાક વિકલ્પો છે તેવી જ રીતે જે કંઇ પણ ઓપરેશન્સ છે કે કેમ કે હું ઓબ્જેક્ટને બહાર કાઢવું છું કટ બનાવું છું થોડી સરફેસભરીશ ભરીને આ પ્રકારની ચીજોને જેમ ચેમફરીગ તે પણ કેટલીક ઓબ્જેક્ટ્સ છે જેનો તે ઉલ્લેખ કરશે આ ફીચૅસ અમે જે પણ સુવિધાઓ કરીએ છીએ તે અમે કહીએ છીએ અને તે મેનેજર અથવા તમારા સોલિડવર્કના તે ભાગને અમે ફીચૅસ મેનેજર કહીએ છીએ તેથી સામાન્ય રીતે સોલિડવર્ક માટે આપણે તેને લેફ્ટ સાઈડએ જોયે છે ક્યાંક અહીં આપણી પાસે તે ફીચૅસ મેનેજર છે પ્રોપર્ટી મેનેજરની જેમ પણ કંઈક છે તેથી જો તમે તે મેનેજરને જોઈ રહ્યા હોવ તો ત્યાં 3 બટનો 1 2 અને 3 છે દરેક એક આ દરેક મેનેજર્સનું રીપ્રેઝન્ટેશન કરે છે તેથી પ્રથમ બટન લક્ષણ મેનેજર છે હવે આપણે તે બીજા બટન તરફ આગળ વધીએ કે જેને આપણે પ્રોપર્ટી મેનેજર કહીએ છીએ તેમાં તમે જાણતા હોવ કે હું કયા ફેસને જોઈ રહ્યો છું તે દેશ કોઈપણ ફેસ એજ થી ઉમેરવામાં આવ્યો છે કે નહીં કેવા પ્રકારનાં cube છે ગડબડી કરવામાં આવી છે અને અન્ય પ્રકારની વિગતો તેથી તે ગુણધર્મો અમે તેને આ બીજા બટન પર મેળવીશું જ્યાં તમારી પાસે ખાલી પેજ જેવું ચિહ્ન હશે અને ત્યાં ત્રીજો એક વિકલ્પ છે જેને આપણે કન્ફિગરેશન મેનેજર કહીએ છીએ તેમાં તે બતાવે છે કે આપણી પાસે જે ભૌતિક ગુણધર્મો કદ વજન ડાઇમેંશનઅને અન્ય વસ્તુઓ હોઈ શકે છે સમય જતાં અમે આ શબ્દો સાથે વખાણ કરીશું અને શું થઈ રહ્યું છે તે સમજવાની તમારી સ્થિતિમાં હોઈશું અને મોટાભાગનાં સંસાધનો જેમાં તમને ઓનલાઇન પરના સોલિડવર્ક શીખવા વિશે કોઈ તકનીકી સહાયની જરૂર હોય છે બીજી રીત તમારી પાસે કંઈક નવું ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવવું નવું ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલવું અથવા કદાચ ઓનલાઇન ટ્યુટોરિયલ્સ કેવી રીતે મેળવવું અથવા કદાચ કેટલાક અન્ય સબ્સ્ક્રિપ્શન સેવાઓ જે તમે ઇચ્છો કે આ પ્રકારની વિગતો આ સંસાધનો પર મેળવીશું તેથી હંમેશાં સોલિડ કાર્ય સ્રોતો જેવા શીર્ષક હોવું જોઈએ તમે તેને ત્યાં કંઈપણ પોસ્ટ કરી શકો છો અને તમે તે વિશેની માહિતી મેળવવાની સ્થિતિમાં હશો અને ત્યાં એક વધુ કીવર્ડ નામ ડિઝાઇન લાઇબ્રેરી છે તે સાધન કાં તો લેફ્ટ સાઈડ અથવા રાઈટ સાઈડ પર આવે છે તેના આધારે કે અમે આ યોગ્ય સ્થાન પર કેવી રીતે ખેંચી અને નીચે આવી રહ્યા છીએ જ્યાં તમને કેટલીક વસ્તુઓ દેખાશે કે શું અમે એસેમ્બલીઓ સાથે જઈએ છીએ કે કેમ આપણે કોઈ સુવિધાઓને સ્પર્શ કર્યો છે કે કેમ આપણે કોઈપણ નોટેશન આપી છે આ બધી વિગતો અમારી પાસે હશે અને તે માહિતી ફરીથી આપણી પાસે બેગ્રાઉન્ડ માહિતી જેવી કંઈક હશે જ્યારે તમે ફ્લોર શોપિંગ અને અન્ય વસ્તુઓ તરફ ધ્યાન આપશો ત્યારે અમે તેનો વ્યાપક ઉપયોગ કરીશું અમારા અભ્યાસક્રમ માટે અમને તે બધી માહિતીની જરૂર ન હોય કેવી રીતે સ્કેચ કરવું 3 ડી ઓબ્જેક્ટ્સ કેવી રીતે બનાવવી તેમને કેવી રીતે એસેમ્બલ કરવી જેવી મૂળભૂત બાબતો આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે અને ત્યાં એક અન્ય મહત્વપૂર્ણ ઓબ્જેક્ટ છે જેને આપણે ટૂલબાર કહીએ છીએ આ વર્કબેંચ જેવું છે જ્યાં તમને મોટાભાગનાં ટૂલ્સ મળે છે ઉદાહરણ તરીકે તમે ઓબ્જેક્ટને સ્કેચ કરવા માંગો છો તે ઓબ્જેક્ટ સ્કેચ ભાગ હશે તમે સામગ્રી ભરવા માંગો છો કંઇક એક્સ્ટ્રુડ જેવું હશે તમે છેલ્લા ક્લાસોની વસ્તુઓનું રિવાઇઝ કરવા માગો છો જે અમે જોયું છે કે આ સરફેસઓને વિવિધ પ્રકારની વ્યૂહરચનાના આધારે કેવી રીતે ફેરવી શકાય કેવી રીતે વ્યૂહરચનાઓ આપણે જોઈ છે તે ઓબ્જેક્ટ્સને કેવી રીતે બહાર કાઢવી કેવી રીતે તેનો અર્થ થાય છે કે કેવી રીતે તેનો અર્થ થાય છે તેનો અર્થ શું છે સરફેસઓ પણ આપણે જોઈ છે તેથી તે વિશિષ્ટ અલ્ગોરિધમ્સ લે છે જે તે લે છે અને ફક્ત તેના પર ક્લિક કરીને તે આપમેળે લઈ જાય છે અને વસ્તુને ચેમ્ફર કરે છે આપણે તેના માટે કેટલીક વધારાની ફીચૅસ પ્રદાન કરવી પડશે બરાબર અને ત્યાં વધારાની વસ્તુઓ હશે જેમ કે હું આઇસોમેટ્રિક વ્યૂ જોવા માંગુ છું કદાચ હું એકમાત્ર ટોપનું જોવું ઇચ્છું છું હું એકમાત્ર તળિયું વ્યૂ જોવા માંગુ છું તે પ્રકારની વિગતો પણ આપણે તે મેળવીશું અથવા આપણે કેટલાક વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ આપણે ટેપરિંગ જેવું કંઈક આપવું પણ જોઈએ તેથી આ સ્તરે ઉપલબ્ધ આ તમામ સ્ટીલ્સ ટૂલ્સ તેથી તમારી કુશળતાના આધારે તમે કેટલી તૈયાર કરવા જઇ રહ્યા છો તે આ વસ્તુઓનો અસરકારક રીતે ઉપયોગ કરવાની સ્થિતિમાં હશે હવે જો હું આ સંપૂર્ણ કીવર્ડ્સની માહિતીનો સારાંશ આપવા માંગું છું તો તે ફક્ત આ જ રીતે તે અમારી પાસે હોઈ શકે છે કેટલીકવાર તમારા સોફ્ટવેરના પોઇન્ટ ને કારણે તમે કદાચ એક સ્થાનથી બીજા સ્થાને પણ ખેંચી શકો છો પરંતુ સામાન્ય રીતે તે શબ્દો જોઈને આપણે અનુભવી શકીશું કે તે કયા ભાગનો છે ચાલો તે જોઈએ પ્રથમ એક ત્રિએન્ગ્લ તેથી તમે જે કાંઈ દોરો છો તે થાય છે કે આખી ડ્રોઇંગ તમે તે ઓબ્જેક્ટના આ લાલ ભાગની અંદર બાંધવામાં આવશે આ તે ટર્મિનલ છે જ્યાં તમે પોઇન્ટ પસંદ કરો છો લાઈન ડ્રો દ્વારા જોડાયેલ દોરો કાંઇ પણ તમે કરો છો ટર્મિનલ પર તે હંમેશાં તમને એક્સ એક્સિસ દિશા વાય એક્સિસ દિશા ઝેડ દિશા પણ બતાવે છે જ્યારે તમે તેને ફેરવો ત્યારે ફેરવવાનો એક વિકલ્પ છે આ ટ્રાયડ પણ ફરે છે તેથી આ ક્ષેત્રના ગ્રાફિક્સ ક્ષેત્ર પર તમે જે કાર્ય કરો છો તેમાંથી મોટાભાગનાં રેખાંકનોમાં ત્રિએન્ગ્લનો સમાવેશ થાય છે અને બીજો ભાગ ડાયમેન્શન છે યુનિટ તમે સેન્ટિમીટર મિલીમીટર ઇંચ પર કામ કરી રહ્યા છો કે નહીં તે પ્રકારના યુનિટ નો ઉલ્લેખ કરવામાં આવશે તમે તે વિકલ્પને ક્લિક કરો છો તે તમને વિવિધ વસ્તુઓ બતાવે છે તેથી તમારે તેને અડજસ્ત કરવું પડશે પ્રેક્ટિસ માટે અમે એક પ્રકારની યુનિટ ની સિસ્ટમ સાથે જઈશું એકવાર આપણે વખાણ થઈ ગયા પછી આપણે તે ડાઇમેંશનને ક્લિક કરીને કેવી રીતે બદલવું તે શીખીશું અને તે બદલીશું પરંતુ તમારી ભૂમિતિ દરમ્યાન યાદ રાખો કે તમારે યુનિટ ની એક સિસ્ટમ પર કામ કરવું પડશે તમે કંઈક ઓબ્જેક્ટ બનાવો છો તેને ભાગ ડ્રોઇંગની જેમ સાચવો પછી તમે તેને એસેમ્બલ કરવા માંગો છો જ્યાં સુધી આ યુનિટ મળે નહીં ત્યાં સુધી તમે અસરકારક ડ્રોઇંગ મેળવવાની સ્થિતિમાં નહીં હોવ તેથી એક પ્રકારનાં યુનિટ સાથે બધા સમય સાથે સુસંગત રહો અને અહીં વ્યૂ ઉપલબ્ધ હશે તેથી આઇસોમેટ્રિક વ્યૂઝ ટોપ વ્યૂ ફ્રન્ટ વ્યૂ આ વસ્તુઓ તમારી પાસે તે ક્લિક કરીને હશે ત્યાં ઝૂમ ઇન થશે ઝૂમઆઉટ બટનો પણ ત્યાં હશે રંગ સંયોજનો પણ ત્યાં ઉપલબ્ધ છે જે તેનો ઉપયોગ કરી શકે છે અને મોટાભાગના મેનૂ આપણી પાસે હશે તમે ફાઇલ સેવ કરવું માંગો છો તમે તેને એડિટ કરવા માંગો છો તમે સાધનો અન્ય ઓબ્જેક્ટ્સ દાખલ કરવા માંગો છો તમારી પાસે હશે અને ફીચૅસઓ મેનેજરો જેવા કે મેં કહ્યું તે વસ્તુઓ અહીંના પ્રથમ બટન પર ઉપલબ્ધ થશે તેથી જેમાં તમારો આગળનો ભાગ ઉપર જમણો અને અમે જે કંઇ પણ અભ્યાસ અધ્યયન કર્યું છે તે શામેલ છે અને અતિરિક્ત કાર્ય જે અમે કરવા માંગીએ છીએ તે આ ટાસ્ક પેનમાં આપવામાં આવશે જ્યારે આપણે વસ્તુઓ પર ક્લિક કરવાનું ખોલીએ છીએ ત્યારે આપણે આ બાબતોને વધુ સારી રીતે સમજીશું ખાસ કરીને સોલિડવર્ક જો આપણે ડિવાઇડ કરવા જઈ રહ્યા છીએ તો તેમાં મુખ્યત્વે 3 ભાગોનો સમાવેશ થાય છે એક તમે વ્યક્તિગત ભાગો તૈયાર કરો વ્યક્તિગત ફાઇલો સાચવો પછી તે વ્યક્તિગત ભાગોને એસેમ્બલ કરવા માટે ઈમ્પોર્ટ કરો તેનો અર્થ એ કે ઉદાહરણ તરીકે હું કુશળતા દ્વારા એક બાંધવા માંગું છું કદાચ હું પેન જેવી કંઈક બાંધવા માંગું છું હું શું કરીશ કે હું એક કેપ તૈયાર કરીશ હું એક રિફિલ તૈયાર કરીશ હું તળિયે ભાગ જેવું કંઈક તૈયાર કરીશ બચાવ વ્યક્તિગત ભાગો પછી કાળજીપૂર્વક તેને લોડ કરો તેમને કડક કરો જેથી પેન જેવા સંયુક્ત ભાગ બનાવવામાં આવે આ જ વસ્તુ સાયકલ માટે પણ થાય છે તમે સીટ ચેન સ્પ્રકેટ વ્હીલ ટાયર વ્યક્તિગત ભાગો જે તમે કાળજીપૂર્વક તેને તૈયાર કરો છો તેને સેવ કરી લો પછી તેને લોડ કરો તેમને એસેમ્બલ કરો અને ઓબ્જેક્ટ્સની કલ્પના કરો અને તમે તે માહિતી સ્થાનિક દુકાન વ્યક્તિ જેવા કોઈને સ્થાનાંતરિત કરવા માંગો છો તો પછી રસ્તો તમે ડ્રોઇંગ શીટની જેમ કંઈક બનાવો છો તેથી એકવાર તમે તૈયાર કરો કે ડ્રોઇંગ શીટ બનાવવાનો કોઈ વિકલ્પ છે તમે ક્લિક કરો કે તે તમને 2D ડ્રોઈંગ આપે છે જે તમે તેને સરળતાથી કોઈની સાથે શેર કરી શકો છો તેથી જે કોઈ પણ તે ઉત્પાદનમાં જઈ રહ્યું છે તે તૈયાર કરશે તેથી જો આપણે આ વસ્તુનો સારાંશ આપીએ છીએ તો તમે ઓબ્જેક્ટ્સ તૈયાર કરો છો જો તે એક જ ઓબ્જેક્ટ છે તો તમે શું તૈયાર કરવા જઇ રહ્યા છો તે પછી તમે ભાગ ડ્રોઇંગને યાદ કરો છો અહીં પણ આપણે ફક્ત એક જ ઓબ્જેક્ટ ભાગ તૈયાર કરવા જઈ રહ્યા છીએ આ હું તેને ભાગ 1 તરીકે સાચવીશ આ હું તેને ભાગ 2 ની જેમ સેવ કરી શ પછી હું તેને એસેમ્બલ કરવા માંગુ છું તે પછી હું દરેક ભાગ લોડ કરું છું હું દરેક ભાગ તૈયાર કરીશ તેને લોડ કરીશ અને સમાગમ કરીશ જેથી એસેમ્બલી તરીકે એક જ ઓબ્જેક્ટ આપણે મેળવીશું આ રીતે મોટાભાગની વસ્તુઓ થાય છે અને તે પછી અમે એક ડ્રોઇંગ શીટ તૈયાર કરવા માંગીએ છીએ એકવાર તમે વ્યક્તિગત ભાગોમાંથી આ વિધાનસભા વસ્તુ બનાવશો ત્યાં બટનો વિકલ્પો હશે તમે તેને ક્લિક કરો ત્યાં બટનો હશે તેથી તે કંઈક એવું બનાવે છે જે ટોપનું વ્યૂ શું છે આગળનો વ્યૂ એન્ગ્લ શું છે બાજુનો વ્યૂ એન્ગ્લ શું છે અને સામગ્રી શું છે તેનો ઉપયોગ કરવામાં આવે છે કોનું નામ છે અને જ્યારે તેઓ તૈયાર કરે છે અને આ રીતે વસ્તુઓ અને તમને આપે છે મેન્યુઅલ સ્તરે પણ તે ડાઇમેંશન આપણે તે શીટ શું હોવી જોઈએ તે નક્કી કરી રહ્યા છીએ તેને કાળજીપૂર્વક દોરો કાર્ય વહેંચો જેવા અગાઉના ક્લાસોમાં આપણે વિભાજન એ બી સી ડી 1 2 3 4 અને યુનિટ્સની આ સિસ્ટમ જેવી કંઈક જોયું છે અને કદાચ શીર્ષકના લેબલ્સ જેવી કંઈક આ બધી બાબતો અમે મેન્યુઅલી તેને તૈયાર કરી રહ્યા છીએ પરંતુ અહીં સોફ્ટવેર સ્તર પર તમે સીધા જ ઉપયોગના ડાઇમેંશનભાગ બનાવે છે તમે તેને એસેમ્બલ કરો છો પછી તમે ભાગોને અલગ કરવા માંગો છો તમે સીધા જ તે વ્યક્તિગત રેખાંકનો બનાવી શકો છો ક્યાં તો એસેમ્બલી માટે અથવા ભાગ ડ્રોઇંગ્સ માટે તમે બનાવી શકો છો અહીં આપણી પાસે તે ભાગ દોરવાની માહિતી છે જો તે એસેમ્બલી છે તો તમારી પાસે વ્યક્તિગત ભાગો હશે અને આઇસોમેટ્રિક વ્યૂ પણ તમે તરત જ મેળવી શકશો તેથી આ સોફ્ટવેર દ્વારા તે બધા મેન્યુઅલ મજૂર કાર્યની ખૂબ જ સરળતાથી કાળજી લેવામાં આવશે ત્યાં અન્ય કીવર્ડ્સ પણ છે જે સોલિડવર્કમાં સામેલ છે ઉદાહરણ તરીકે એકવાર તમે આ સોલિડવક્સ ડ્રોઇંગ તૈયાર કરી લો ત્યાં બોસ એક્સ્ટ્રુડ કટ હોલ પ્રકારની વસ્તુ હશે તેથી આપણે જે પણ કામગીરી કરી રહ્યા છીએ તે કાપી છે આ સરફેસજેવા પ્લેટ જેવી કંઈક હોઈ શકે આ પણ કાપવામાં આવે છે એક્સ્ટ્ર્યુઝન થઈ શકે છે કારણ કે પહેલા આપણે તેના જેવા કંઈક ઓબ્જેક્ટનું નિર્માણ કર્યું છે અને પછી તેને 3 ડાઇમેંશનમાં વહેંચીશું અને તે સામગ્રી ભરીશું તે પદાર્થ અમને મળ્યો તેથી આ તમામ કામગીરી તમારી પાસે આ ફીચૅસ સંચાલકો પર હશે તેથી અમે જે પણ કામગીરી કરી રહ્યા છીએ તે સ્પષ્ટ રીતે સ્પષ્ટ થશે જો આપણે એક સ્તર પર ભૂલ કરી રહ્યા છીએ તો પણ અમે તેને કાઠી શકીએ છીએ અને બાકીની બાબતો સાથે ચાલુ રાખીશું તેથી સોલિડ વર્ક્સમાં આ ફીચૅસ એક શક્તિશાળી ખ્યાલ છે જેને આપણે બેઝ ફીચર કહીએ છીએ તે એ પ્રારંભિક વર્ઝન અથવા ડ્રોઇંગનો પ્રારંભિક વર્ઝન છે ઉદાહરણ તરીકે હું આ ઓબ્જેક્ટનું નિર્માણ કરવા માંગું છું હું બધી વસ્તુઓ કાપીને હોલ અને અન્ય વસ્તુઓ બનાવવા માટે સીધા જ ભાગમાં ન હોઈ શકું પ્રથમ હું લંબચોરસ બ્લોક જેવું કંઈક બનાવીશ તેના પર હું તે ભાગને દૂર કરવા તે ભાગને દૂર કરવા જેવી ક્રિયા કરીશ તેથી આ સંપૂર્ણ ભાગ આપણે દૂર કરીશું તેથી પ્રથમ આપણે કાળજીપૂર્વક જે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ તે છે જેને આપણે બેઝ ફિચર કહીએ છીએ બોસ ફીચૅસ તે એક છે જ્યાં તમે વસ્તુઓ અને અન્ય વસ્તુઓ ઉમેરવાની વસ્તુઓનો વિસ્તાર કરવા જઇ રહ્યા છો તેથી અમે તેના પર આધાર તૈયાર કર્યો છે કે અમે બોસની માહિતી વધારાની વસ્તુઓ ઉમેરવા જઈ રહ્યા છીએ અને ત્યાં અન્ય કીવર્ડ્સ પણ છે જે સોલિડવક્સ સ્તર પર શામેલ છે કંઈક આ કંઈક આપણી પાસે આ રીતે કોઈ લંબચોરસ વસ્તુથી આપણે તૈયાર કર્યું છે અને કોઈક આપણે વર્તુળ બનાવ્યું છે અને તે સરફેસને દૂર કરી છે આ પ્રકારની વસ્તુ જેને આપણે કટ કહીએ છીએ અન્ય ઓબ્જેક્ટ માટે પણ આપણે કાપ્યું છે પરંતુ આ આપણી પાસે જે સમાન છે તે કાપ જેવું છે તેથી કોઈ હોલ જેવા વિકલ્પનો ઉપયોગ કરી શકે છે તમે માત્ર એક ડ્રીલ હોલ બનાવવા માંગો છો તેથી તે હોલ વિકલ્પો સીધા જ ઉપલબ્ધ છે કટ જેવી વિશિષ્ટ ફીચૅસમાં વધારાના ઘટકોની જરૂર પડે છે જેમ કે કટની ઊંડાઈ શું છે આર્ક શું હોવો જોઈએ અને અન્ય વિકલ્પો જે આપણે વસ્તુઓ પર ક્લિક કરીને પ્રદાન કરીશું ત્યાં એક વધુ ઓબ્જેક્ટ નામવાળી ફલેટ સરફેસછે તેથી આપણે પહેલેથી જ વાંધો લીધો છે કે આપણે તેને સરળ એન્ગ્લમાં ગોળાકાર બનાવવા માંગીએ છીએ તેથી તે હેતુ માટે અમે વિકલ્પોને ક્લિક કરીને પ્લેટ સરફેસજેવું કંઈક બનાવીએ છીએ આપણે જોઈશું કે જ્યારે આપણે શીખીશું અને પછીના ક્લાસમાં આપણે સોલિડવર્કથી પ્રેક્ટિસ વસ્તુ તરીકે પ્રારંભ કરીશું તેથી પગલું દ્વારા પગલું આપણે લંબચોરસ લંબગોળ વર્તુળ વણાંકો બનાવીશું અને તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરીશું અને બીજી વસ્તુઓ પર આપણે જોશું બરાબર